આ લેશનમાં જ્યારે આપણી પાસે સર્કિટમાં કંટ્રોલ સોર્સ હશે તો હવે પહેલા હું એક ખૂબ જ સરળ ઉદાહરણ લઉં ધારો કે હું માત્ર વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ લઉં છું આ Vx છે અને આ Gm Vx છે જો હું આને મારા બે પોર્ટ તરીકે ડિફાઇન કરું હું જાણું છું કે આનું વર્ણન કરવા માટેના બધા સાચા પેરામિટર માં સૌ પ્રથમ y પેરામિટર સેટ છે અને y પેરામિટર આ છે સ્પષ્ટપણે તે નોન રેસિપ્રોકલ છે તેથી કંટ્રોલ સોર્સ પોતે નોન રેસિપ્રોકલ છે પરંતુ હું જે દર્શાવવા માંગુ છું તે એ છે કે કંટ્રોલ સોર્સ નો ઉપયોગ કરીને પારસ્પરિક નેટવર્કની અનુભૂતિ કરવી શક્ય છે તેથી જ્યારે કેવળ રેઝિસ્ટિવ નેટવર્ક્સ અને આવશ્યકપણે રેસિપ્રોકલ એવું નથી કે જ્યારે તમારી પાસે કંટ્રોલ સોર્સ હોય ત્યારે તે નોન રેસિપ્રોકલ હશે આપણે તે શોધવા માટે બે પોર્ટ પેરામિટર નું મૂલ્યાંકન કરવું પડશે આ પોર્ટ કરવા માટે આ ખાસ નોન રેસિપ્રોકલ છે પરંતુ ચાલો કહીએ કે આપણે કંઈક બીજું લઈએ છીએ દાખલા તરીકે આપણે બે કંટ્રોલ સોર્સ ને એકસાથે જોડીએ છીએ અને ચાલો કહીએ કે આ Vx છે અને આ Gm Vx છે અને જો આ Vy છે તો તે Gm Vy હશે હવે આપણે આ બે પોર્ટના y પેરામીટર્સનું મૂલ્યાંકન કરી શકીએ છીએ અને હું તે કરવા જઈ રહ્યો નથી પરંતુ તમે તે ખૂબ જ સરળતાથી કરી શકો છો તેથી y એ 0 Gm Gm અને શૂન્ય હશે તેથી સ્પષ્ટપણે y12 y21 અને આ એક રેઝિસ્ટિવ નેટવર્ક છે જેમાં કંટ્રોલ સોર્સ નો સમાવેશ થાય છે અને તમારી પાસે રેઝિસ્ટર અને ચાલુ પણ હોઈ શકે છે તેથી તમે હંમેશા રેસિપ્રોકલ હોવા માટે કંટ્રોલ સોર્સ સાથે સર્કિટ ગોઠવી શકો છો સૌથી ટ્રાઈવલ કેસમાં જ્યારે તમારા રેઝિસ્ટિવ નેટવર્કમાં દરેક રેઝિસ્ટરને કંટ્રોલ સોર્સ નો ઉપયોગ કરીને લાગુ કરવામાં આવે છે જો તમે તે ન કરો તો પણ જો તમે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટર ને સમજવા માટે કંટ્રોલ સોર્સ નો ઉપયોગ ન કરો તો પણ તમે તેમને રેસિપ્રોકલ બનાવી શકો છો અને આ ચોક્કસ કેસમાં ચાલો કહીએ કે Gm Vy ને બદલે આપણી પાસે Gm1 Vy છે અને અહીં મારી પાસે Gm2 Vx છે તો પછી y પેરામીટર સેટ 0 હશે Gm1 Gm2 અને 0 અને તે કિસ્સામાં આપણી પાસે રેસિપ્રોસિટિ નથી તેથી જો તે બે કંટ્રોલ સોર્સ સમાન ગુણાંક ધરાવતા હોય તો આ ચોક્કસ નેટવર્ક રેસિપ્રોકલ છે અન્યથા તે નથી તેથી તમે કંટ્રોલ સોર્સ ધરાવતા સર્કિટના કિસ્સામાં સામાન્ય નિવેદન આપી શકતા નથી